તેથી આગળ સ્ટ્રેન અથવા તણાવ અવાહક છે તેથી સ્ટ્રેન અથવા તણાવ અવાહક એ ખૂણાની સ્થિતિ પર યાંત્રિકતણાવને નિયંત્રિત કરવા માટે એક ડિઝાઇન છે જ્યાં લાઇનની દિશામાં અથવા લાઇનની સમાપ્તિ પર ફેરફાર થાય છે તમે જોયું હશે કે હું આશરે રેખાચિત્ર કરું છું તે આ કંઈક છે તમે અવલોકન કરી શકો છો કે આ લાઇન છે તેથી તે ફક્ત અવાહક સ્ટ્રિંગ છે અને તે આની જેમ આવી રહ્યું છે તેથી આ આડો ભાગ છે તે જોડાયેલ છે અને માનો કે કોઈ સુવાહક અહીં જોડાયેલ છે તમે જોઈ શકો છો કે આ બધા અવાહક ટુકડાઓ છે તેથી સુવાહક ક્યાંકથી આવી રહ્યું છે તમે આડી રીતે જોશો કે તેને તણાવની સ્ટ્રિંગ મૂકવામાં આવી છે અને જ્યારે લાઇન બહાર નીકળતી હોય છે ત્યારે મારો અર્થ છે કે જ્યારે કોઈ લાઇન આવી રહી હોય તો માની લો કે આ દિશા જેવું આવી રહ્યું છે અને જ્યારે તે આ દિશામાં આ રીતે લઈ રહ્યું છે અથવા કોઈપણ ખૂણાની દિશામાં કોણ કરો પછી તમે તે બિંદુએ જોશો કે તે તમારો તાણનો પ્રકાર આડી સ્થિતિમાં હશે તે રાખવામાં આવે છે અને ક્યાં તો બીજી વસ્તુ માની લે છે કે જો તમારે તે જ આડી વસ્તુ લેવી હોય તો બીજી બાજુ અવાહક ટુકડાઓ પણ આ જેવા હોઈ શકે છે અને આ બાજુ ત્યાં સુવાહક છે તેથી આ સુવાહક પણ છે પરંતુ તમારે આને જોડાણ કરવું પડશે તમે જોશો કે આ સમાન સુવાહક દ્વારા આની જેમ જોડાયેલું છે જો તમે ઉચ્ચ તણાવવાળા ટાવર પર અવલોકન કરો તો તમે તે જોઈ શકો છો તેથી તેનો અર્થ એ છે કે સ્ટ્રેન નો પ્રકાર અને કેટલીકવાર તે આડા સ્થાને આવે છે ક્યાંકથી કંઇક સુવાહક આ રીતે આવી રહ્યું છે અને આ રીતે ચાલે છે તેથી ક્યાંક તે તણાવ પ્રકારનું હશે જો તમે તેને આડી સ્થિતિ બનાવશો અને તે સુવાહક તણાવપૂર્ણ હશે અને ફરીથી ત્યાંથી તમે એક બીજું જ આડી સ્થિતિ અથવા કદાચ ડિઝાઇન પર આધારિત છે તે તમે શોધી શકશો તમે જે આડી સ્થિતિ કરો છો તેના પર આવી રહ્યું છે અને તે ઊભી સ્થિતિ હોઈ શકે છે પરંતુ તમે જે કહો છો તે તેની સાથે જોડાયેલ હશે જે આ જ સુવાહક દ્વારા તમારી આ વસ્તુ સાથે જોડાયેલું હશે તમે તેને અવલોકન કરી શકો છો કે જ્યારે અવાહક ટાવર ક્યાંક જોડાયેલ છે અને જ્યારે તે સસ્પેન્શન પ્રકારનું છે કે તે આ જેવું છે તે અહીં બીજા ટાવર જેવો છે કહો કે તે આ જેવું છે તેથી સુવાહક સાથે જોડાયેલ છે તેથી તે આની જેમ ચાલે છે બરાબર પરંતુ સવાલ એ છે કે જ્યારે તે ક્યાંકથી આવી રહ્યો છે અને માની લે છે કે કોઈ બીજી દિશા લે છે તેથી કાં તો તે બંને બાજુ આડી પ્રકાર હોવી જોઈએ તમે જોઈ શકો છો અથવા કેટલીકવાર તમે જોઈ શકો છો કે તે આની જેમ આવી રહ્યું છે અને તે પછી કેટલાક અન્ય આડો ભાગ કદાચ તે અવાહક સ્ટ્રિંગ આવી રહ્યા છે અને ત્યાંથી મારો અર્થ તે આ જેવું કંઈક હશે જો તે એવું ન હોય તો તે આના જેવું કંઈક હશે બીજા આડો ભાગ થી તે તેને આની જેમ બનાવી શકે છે તેથી ત્યાં ઘણી તાર છે તેથી આની જેમ સુવાહક જશે તેથી આ કિસ્સામાં તે બિંદુ અને આ બિંદુને જોડાણ કરવું પડશે કારણ કે આ સુવાહક અંત છે આ પણ સુવાહક વસ્તુ છે તેથી જો તમે આ સુવાહકને જોડાણ કરો તો માનો કે આ ત્યાં નથી આ માટે આ એક અલગ વસ્તુ દોરે છે ધારો કે તમારી પાસે આ અવાહક સ્ટ્રિંગ છે જે આડી સ્થિતિમાં છે આ સુવાહક ક્યાંકથી આવીને જોડાઈ થઈ રહ્યો છે આ તમારું સુવાહક છે તેથી તે જ ટાવરનો બીજો આડો ભાગ કદાચ તે અવાહક તાર છે આ એક બીજો ઊભી સ્થિતિ માં છે બરાબર જ્યારે તે આવે છે અને દિશા બદલી રહ્યા છે તેનો અર્થ એ કે તમે એક દિશામાંથી આવી રહ્યા છો જે સુવાહક લઈ રહ્યું છે અને 90 નો ખૂણો જરૂરી નથી પરંતુ કદાચ તે બીજી દિશામાં લેવાનું હોઈ શકે છે તો પછી આ ભાગને આ સુવાહકની જેમ જ જોડવો જોઈએ બરાબર નહિંતર સળંગપણું કેવી રીતે જાળવશે કારણ કે આ અવાહક છે અને ત્યાં તે જોડાયેલું છે આ તમારું ટાવર છે બરાબર તેથી આ રીતે વસ્તુ થાય છે તેથી જો તમે જોશો કે તમારી ઉચ્ચ તણાવ ટ્રાન્સમિશન લાઇન તમારા ઘર અથવા વિદ્યાલયની સામે ક્યાંય પણ છે અથવા જે પણ છે જો તમે આ જોશો તો આ જુદી જુદી રીત છે તમે જોડાણ કરી શકો છો તમે વી આકાર વી જોડાણ પણ કહી શકો છો તેથી જ આ સ્ટ્રેન અથવા તણાવ અવાહક તમે કોણ સ્થિતિ પર યાંત્રિક તાણને નિયંત્રિત કરવા માટે રચાયેલ છે જ્યાં લાઇનની દિશામાં ફેરફાર અથવા લાઇન સમાપ્ત થાય છે લાઇનની સમાપ્તિ સમયે પણ ઉચ્ચતાણની લાઇન માટે નીચી તણાવ લાઇન પણ સમાપ્તિ બિંદુ પર લાઇન સમાપ્તિ સમયે તમે જોશો કે અવાહક આડા સાથે જોડાયેલા છે તે તણાવને રાખવા માટે છે બરાબર કેટલીકવાર જો તમે રેલ્વે માર્ગમાં જોશો તો તમે એક જ વસ્તુ જોશો કે કોઈ પણ રેલ્વે સ્ટેશન તમે ફક્ત તે જોવાનો પ્રયાસ કરો છો જોકે તે ઓપરેટર 25 kV છે પરંતુ ડિઝાઇન થોડી જુદી છે પરંતુ તમે તેની પર એક નજર નાખી શકો છો તેથી ઉચ્ચ વોલ્ટેજ લાઇન્સ માટે મોટી વિસ્તાર અને વધારે યાંત્રિક લોડિંગ માટે સસ્પેન્શન અવાહક સ્ટ્રિંગ આડી સ્થિતિમાં ગોઠવાય છે ધારો કે તેથી જ મેં તમને કહ્યું હતું કે ઊભી સ્થિતિને બદલે તમે તેને આડી સ્થિતિની ગોઠવણી કરો બરાબર તેથી એક જ સ્ટ્રિંગ ના કિસ્સામાં તે ભાર લેવા માટે પૂરતું નથી બે કે તેથી વધુ તાર માળાઓ સમાંતરમાં ઉચ્ચ વાહક તણાવ માટે કાર્યરત હોઈ શકે છે બરાબર તેનો અર્થ માનો કે તે આ કંઈક છે ધારો કે આ આડા ભાગ માંથી તમારી પાસે એકવાર અવાહક હશે ધારો કે તે તણાવ છે મારો મતલબ કે લાઈન લોડિંગ એ ખૂબ વધારે છે બીજા આડો ભાગ તમારી પાસે છે બરાબર તેથી અહીં અવાહકના બે સ્ટ્રિંગ એક વિચારેલ સુવાહક સાથે જોડાયેલ છે તમે તે વસ્તુનું અવલોકન પણ કરી શકો છો જ્યારે પણ તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હોવ અથવા ગમે ત્યાં તમે ઉચ્ચતણાવ લાઇન જોઈ હશે તમે જાણો છો કે અને તમે જોઈ શકો છો કે ત્યાં વિવિધ પ્રકારનાં અવાહક છે તે તમારા વોલ્ટેજ સ્તર પર નિર્ભર છે અને તે દરેક તબક્કામાં બે સુવાહક અથવા ત્રણ સુવાહક છે તે ઘણી વસ્તુઓ તમે નિરીક્ષણ કરી શકો છો એક તબક્કામાં તમે ચાર સુવાહક પણ જોઈ શકો છો સામાન્ય રીતે હું ક્યાંક ગયો હતો ત્યાં મને દરેક તબક્કામાં ચાર સુવાહક મળ્યા બરાબર તેથી પ્રશ્ન એ છે કે ત્યાં પરિવર્તન આવી રહ્યું છે આ વસ્તુ ઉચ્ચ વોલ્ટેજ લાઇનો માટે લાંબા સમય સુધી હોય છે કારણ કે તે ઉચ્ચ વોલ્ટેજ લાઇન માટે લાંબી અવધિ અને વધારે યાંત્રિક લોડિંગ હશે કારણ કે સુવાહકનું કદ વધુ છે એટલે કે સુવાહકનું ક્રોસ વિભાગીય ક્ષેત્રફળ વધુ છે તેથી સસ્પેન્શન અવાહક સ્ટ્રિંગ આડી સ્થિતિમાં ગોઠવાય છે તેથી તેમને તણાવમાં રાખવા માટે આ રીતે તે આડી સ્થિતિમાં હોવું આવશ્યક છે અને એક જ સ્ટ્રિંગના કિસ્સામાં તમારી આ વસ્તુ ભાર સહન કરવામાં પર્યાપ્ત નથી તેથી બે કે વધુ સ્ટ્રિંગ સમાંતરમાં ઉચ્ચ વાહક તણાવ દ્વારા કાર્યરત હોઈ શકે છે જેમ કે આ બે અથવા વધુ તમે અવલોકન કરી શકો છો તે આ રીતે જોડાયેલું છે તમે નિરીક્ષણ કરી શકો છો કે તે સમાંતર છે અને જો મેં તમને કહ્યું છે કે ઉચ્ચ તણાવ લાઇન માટે કે કેટલીકવાર તે આની જેમ જોડાયેલી હોય તો ધારો કે ઉદાહરણ તરીકે આ ટાવરનો આડો ભાગ છે તેથી આ અવાહક સ્ટ્રિંગ છે મેં તમને કહ્યું કે ધારો કે સુવાહક લાઇન અહીંથી ક્યાંક જોડાયેલ છે અને બીજી બાજુથી આવી રહી છે જે ફક્ત યોજનાકીય રીતે હું બતાવી રહ્યો છું કે આ તમે અવાહક છો તેથી સુવાહક પાસે આ તમારું સુવાહક છે પરંતુ આ બંનેને જોડવું પડશે બરાબર જો તમે જોશો કે તે આ વસ્તુમાં જોડાયેલું હોવું જોઈએ બરાબર તેથી એ પરિસ્થિતિ માં એક જ સ્ટ્રિંગ ભાર લેવા માટે પૂરતા નથી બે અથવા વધુ સ્ટ્રિંગ હું તમને બતાવીશ કે તે કેવી રીતે જોડાયેલું થવું જોઈએ તે ફક્ત તે અવાહક નું જ જોડાણ છે બરાબર હવે બીજી વસ્તુ એ છે કે વી જોડાણ વી સ્ટ્રિંગ તેથી આ પણ જોવા માટે છે કે મારી પાસે વી સ્ટ્રિંગ માટે કોઈ આકૃતિ છે તો હું તમને બતાવી શકું છું કે મને લાગે છે કે હું ક્યાંક ચૂકી ગયો છું તેથી એક જ વી સ્ટ્રિંગ એટલે કે તે આની જેમ જોડાયેલ હશે બીજી બાજુ આ અવાહક જેવું હશે આ બધા ટુકડાઓ છે બરાબર આ સુવાહક બિંદુ છે તેથી અહીં સુવાહક જોડાયેલ હશે આ ખરેખર વી સ્ટ્રિંગ છે જે તે આની જેમ જોડાયેલ થશે તેથી આ ખરેખર વી સ્ટ્રિંગ છે તેથી આનો ફાયદો એ છે કે અવાહક ની એક જ સ્ટ્રિંગ સુવાહક ને અનુસરે છે અને ભારે પવનમાં લોલકની જેમ બતાવે છે તેથી ટાવર્સ પર વાહકની હિલચાલને અટકાવવા માટે વી સ્ટ્રિંગનો ઉપયોગ થાય છે બરાબર તેથી જો તે આ બંનેમાંથી એકની જેમ જોડાયેલું છે તો તે આ એક બીજા છે તે આ છે તેથી જોકે આ બંને બાજુના અવાહક ત્યાં છે તેથી તે સંતુલન કરશે તેથી સુવાહક નું હલનચલન ખૂબ ઓછું લઘુત્તમ હશે તેથી જ તમે પણ અવલોકન કરી શકો છો કે મે ઘણી જગ્યાએ વી સ્ટ્રિંગનું જોડાણ જોયું છે તેથી આ તમે જે કહો છો તે વી સ્ટ્રિંગનો ઉપયોગ ટાવર્સ પર વાહકની હિલચાલને રોકવા માટે કરવામાં આવે છે પરંતુ ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન સિસ્ટમમાં તે વધારે ઉપયોગી છે કારણ કે વધારે વોલ્ટેજ ટ્રાન્સમિશન સિસ્ટમ સુવાહક પોતે આખા વિભાગીય ક્ષેત્ર છે આ ખૂબ વધારે છે અને વી તારમાળાઓ નિર્માણ કરે છે અને નીચેના ફાયદાઓ પ્રદાન કરે છે જો હું આ પ્રકારની આકૃતિનો ઉપયોગ કરું છું અને તે આકૃતિ 9 તરીકે ચિહ્નિત થયેલ છે જો મને તે આકૃતિ મળે તો હું તેને રાખીશઅને તમને ફક્ત એક મિનિટ બતાવીશ જો મારી પાસે હોય તો હું તમને બતાવી શકું છું પરંતુ કોઈપણ રીતે મેં તમને બતાવ્યું કે તે કેવી રીતે જોડાયેલ છે પરંતુ જેમ આકૃતિ 9 નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હું તે જોઉં છું કે તે ત્યાં છે કે નહીં તે અહીં છે મને મળી ગયું બરાબર આ ખરેખર વી સ્ટ્રિંગ છે કે તે કેવી રીતે જોડાયેલ છે બરાબર અહીં 1 સુવાહક છે અને અહીં 1 છે અને 3 તબક્કાની લાઈન માટે આ ટાવર છે કે કેવી રીતે અવાહક સાથે જોડાયેલ છે જે મેં બતાવ્યું કે જેમ કે જો ત્યાં કોઈ હિલચાલ નહીં હોય આ 1 આ ખરેખર આકૃતિ 9 છે આ વી તાર છે તેથી વી સ્ટ્રિંગ સુવાહકના વધારાને શોધવા માટે નીચેના ફાયદાની તક આપે છે તેના કેટલાક ફાયદા છે અવાહકના હલનચલનમાં કુદરતી રીતે ઘટાડો થાય છે અને તેથી સુવાહકો વચ્ચે જગ્યા ઓછી કરી શકાય છે તેનો અર્થ એ છે કે તે જોડાયેલ છે પરંતુ તમે જોઈ શકો છો કે બે અવાહક સ્ટ્રિંગ નો ઉપયોગ કરવામાં આવ્યો છે તેથી તેની અવાહકની કિંમત વધુ હશે જે એક બીજો પાસું પણ છે બરાબર કારણકે બે અવાહકનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ સુવાહક હલનચલન કરતી વખતે અમારી સુવાહક ની હિલચાલ ખૂબ ઓછી થશે તેથી સુવાહક વચ્ચેનું અંતર આ અમારું એક તબક્કો છે આ બીજો તબક્કો છે તેથી સુવાહક વચ્ચેનું અંતર તેને ઓછામાં ઓછું રાખી શકાય છે બરાબર પરંતુ તે ખર્ચાળ હશે કારણ કે તમે દરેક ટાવરમાં આ બાજુ એક આ બાજુનો ઉપયોગ કરી રહ્યાં છો તેથી તે ખર્ચાળ હશે બરાબર તો સાચી રીતે પહોળાઈ ઓછી થઈ છે તે સાચું છે કારણ કે તે વધારે જગ્યા લેશે નહીં અને પછી તેનો ઘટાડો તબક્કાના અંતરમાં તમે ટ્રાન્સમિશન લાઇન ઇન્ડક્ટન્સ ગણતરીઓનો અભ્યાસ કર્યો તે રીએક્ટન્સ ઘટાડે છે તેથી આપણે ત્યાં તે જોયું છે જેમણે ત્યાં પાવર સિસ્ટમ વિશ્લેષણનો અભ્યાસક્રમ લીધો છે તે આપણે તે જોયું છે અથવા આપણે તેને કોઈ પણ પુસ્તકમાં વાંચ્યું છે તેથી ફેસ સ્પેસીંગ માં ઘટાડો પ્રતિક્રિયા ઘટાડે છે અને સિસ્ટમ પાવર મર્યાદા વધારે છે તેથી તમે પાવર મર્યાદા વધારી શકો છો ટાવરના કદ અને આડા ભાગ માં કુદરતી રીતે ઘટાડો થાય છે એટલે આ પરિણામ ખર્ચ અને વીજળીની બચત ઘટાડશે અને તમારું વીજળીનું પ્રદર્શન સુધારે છે ખાસ કરીને વી સ્ટ્રિંગ તે એક પરિપથ લાઇનો માટે યોગ્ય છે કારણ કે જો બે પરિપથ આવે છે તો સ્ટ્રિંગ ની સંખ્યા બમણી થશે બરાબર તેથી સામાન્ય રીતે તે મોંઘું થશે તેથી ખાસ કરીને આ વસ્તુઓ તમારા પરિપથ માટે યોગ્ય છે આ વસ્તુ એક પરિપથ લાઇન હતી તેથી ઉચ્ચ વોલ્ટેજ લાઇન તે વધુ સારી એક પરિપથ છે તેનો અર્થ દરેક તબક્કામાં ફક્ત એક જ સુવાહક હશે બરાબર અને એક પરિપથ અવાહક સામગ્રી તેથી તમારી ઓવરહેડ લાઇન અવાહકના ઉત્પાદન માટે સખત કાચ અથવા ઉચ્ચ ગુણવત્તાવાળા વજન પ્રક્રિયાવાળા પોર્સેલેઇન સામાન્ય છે ઉચ્ચ વોલ્ટેજ માટે પણ સખત કાચનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ પોર્સેલેઇન એ ખૂબ સામાન્ય સામગ્રી છે જેમાં તમને અવાહક સામગ્રી માટે થોડો વિચાર હોવો જોઈએ સામાન્ય રીતે પોર્સેલેઇન અવાહક બધી જ ખુલ્લી સપાટી પર ભૂરા ચમકદાર રંગમાં હોય છે જે તમે જોયું છે બરાબર પરંતુ કેટલીકવાર ક્રીમ ચમકદાર અવાહક પણ વપરાય છે બરાબર તેથી સખત કાચના અવાહક માં તેમની સપાટીના સ્તર ઉચ્ચ સંકોચન સ્થિતિમાં હોય છે જેના કારણે યાંત્રિક અને ઉષ્ણ તણાવનો પ્રતિકાર કરવાનો તેમનો પ્રતિકાર વધારે છે પરંતુ સાથેસાથે ખર્ચાળ પણ છે બરાબર અને સખ્તાઇની પ્રક્રિયામાં કાચને તેના તાણના તાપમાનથી ઉપરના તાપમાને સમાન રીતે ગરમ કરવાથી બને છે અને પછી સામાન્ય રીતે તમે તેને તેની સપાટી પર હવાને ફેલાવીને ઠંડું કરવાની મંજૂરી આપવામાં આવે છે બરાબર તેથી આ રીતે આ ગ્લાસની યાંત્રિક તાકાતને બદલે કાચની સખ્તાઇ વધારવામાં આવે છે તેથી તમે જે કહો છો તે થોડોક સામાન્ય વિચાર છે તમારી પાસે ઓછામાં ઓછું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ તેથી પોર્સેલેઇન કરતા સખત કાચના અવાહક ના કેટલાક ફાયદાઓ છે બરાબર સખત કાચના અવાહક માં પંચરશક્તિ વધુ હોય છે એ સાચું છે તેમની પાસે વધારે યાંત્રિક તાકાત છે અને તેથી પરિવહન અને સ્થાપનમાં ઓછું નુકસાન થાય છે આ પણ સાચું છે તે ઉચ્ચ થર્મલ આંચકા પ્રતિકારક છે અને તેથી જ પાવરફ્લેશથી ખૂબ ઓછું નુકસાન થયું છે સખત કાચના અવાહક નું જીવન લાંબું છે તમે જે કહો છો તે એના ફાયદાઓ જ છે બરાબર માત્ર એક મિનિટ આગળ જો અવાહક ને વિદ્યુત અથવા યાંત્રિક કારણથી નુકસાન થાય છે તો તેનો બાહ્ય ભાગ તૂટી જાય છે અને જમીન પર પડે છે કેપ અને પિન તે સ્થિતિ માં સુવાહક ને ટેકો આપવા માટે પૂરતા પ્રમાણમાં મજબૂત રહે છે છે કાચના અવાહક પર ભેજ તેની સપાટી પર સહેલાઇથી ઓછો થાય છે જે તેનો ગેરલાભ છે મોટાભાગની લાઇન અવાહક સામગ્રી તરીકે પોર્સેલેઇનનો ઉપયોગ કરે છે પરંતુ સખત ગ્લાસ અવાહક નો ઉપયોગ 275 kV અને 380 kV પર પણ કરવામાં આવ્યો છે મારો અર્થ એ છે કે સામાન્ય રીતે 220 kV લાઇનથી વધારે માટે સખત કાચના અવાહક નો ઉપયોગ કરવામાં આવે છે બરાબર તેથી સામાન્ય રીતે બાકીની વસ્તુમાં આ મોટે ભાગે પોર્સેલેઇન તમે જોશો હવે જે કંઇ પણ મેં અહીં અને ત્યાં જોયું છે તે મુખ્યત્વે પોર્સેલેઇન આ પ્રકારની વસ્તુના પોર્સેલેઇન પ્રકારના અવાહક છે તેથી હવે કોષ્ટક 1 સરખામણી ના હેતુ માટે પોર્સેલેઇન અને ગ્લાસની કેટલીક લાક્ષણિકતાઓ બતાવે છે તેથી અહીં કેટલાક ટેબલ છે આ અવાહક સામગ્રીની લાક્ષણિકતા છે બરાબર આ તમારી તાણ શક્તિ લાક્ષણિકતા છે જે કિલો બળ પ્રતિ વર્ગ મિલીમીટર છે કાચના કિસ્સામાં તે 5 35 થી 8 53 છે જ્યારે પોર્સેલેઇનના કિસ્સામાં તે 4 23 થી 6 છે તેનો અર્થ એ કે આ તાકાત એ તમારી તાણ શક્તિ છે જ્યાં ગ્લાસની વધારે છે પછી તૂટવાની શક્તિ આ કિસ્સામાં તે 𝑘𝑔𝑓 𝑚𝑚2 છે તે 8 5 થી 35 20 છે અને જ્યારે તે 31 થી 42 3 છે આ તૂટવાની તાકાત અથવા પોર્સેલેઇન તમારા ગ્લાસ કરતા વધારે છે પછી મોડ્યુલસ ચાલો તમારી સ્થિતિસ્થાપકતા કહીએ બરાબર તેથી આ 𝑘𝑔 𝑚𝑚2 છે અહીં તે 5000 થી 8500 છે અને અહીં તે 7000 થી 10500 છે તેથી પોર્સેલેઇનના કિસ્સામાં વધુ છે આ કિસ્સામાં વિસ્તરણનો ગુણાંક તે થીછે પરંતુ પોર્સેલેઇનના કિસ્સામાં તે થી છે હવે આ ઘનતા 𝑔𝑚𝑐𝑐 માં તે 2 49 થી 3 46 છે અને તે 2 21 થી 2 તેથી તે ભારે હશે કારણ કે પોર્સેલેઇનની ઘનતા તુલનામાં વધારે છે તેથી સખત કાચ ભારે હશે બરાબર પછી અહીં આ કિસ્સામાં પંચર તાકાત 𝑘𝑉𝑚𝑚 માં 70 થી 120 છે અને અહીં તે 12 5 થી 27 તેથી પોર્સેલેઇનની તુલનામાં સખત કાચ માટે પંચર તાકાત ઘણી વધારે છે અને આ ડાઇલેક્ટ્રિક અચલ 6 8 છે તે ઘણી વધારે છે તો પછી હું વધારે નહીં કહી શકું પરંતુ પોર્સેલેઇન કરતા વધારે કહીશ જ્યાં તે 6 તેથી આ તે સખત કાચ અથવા પોર્સેલેઇન વચ્ચેનો તફાવત છે અને તે જે તમે કહો છો અલગ લાક્ષણિકતા 1 2 3 4 5 6 7 લાક્ષણિકતાઓ આ તફાવતો છે તેથી આ સાથે હું ગણિતના ભાગ પર જતાં પહેલાં જ કહું છું આ સાથે અમે કહીશું કે અવાહક પીન અથવા સસ્પેન્સર્સ પ્રકારનાં નાં છે અથવા તમે આ સસ્પેન્શન પ્રકારનો ઉપયોગ મોટે ભાગે ઉચ્ચ તનાવ લાઇનમાં કરી શકો છો અને તમે ગમે ત્યાં જુઓ છો તો ત્યાં તમારા સસ્પેન્શન પ્રકારનાં અવાહક છે તેથી દરેક અવાહક અથવા દરેક સ્ટ્રિંગ માં આ વસ્તુના સ્ટ્રિંગ કેટલાક ટુકડાઓ હશે તેથી દરેક એક આપણે ધારીશું કે તે શન્ટ કેપેસિટર જેવી રજૂઆત જેવી કંઈક રચના છે અને જ્યારે પણ તે તે જ વસ્તુની વચ્ચે હોય ત્યારે ત્યાં આડો ભાગ અને સપોર્ટિંગ ટાવર હશે તેથી કેપેસિટેન્સ તે તમારા ટાવર અને તે તમે જે કહો છો તે અવાહક ના ટુકડાઓ વચ્ચે થશે તેથી તે બાબતનો વિચાર કરવો પડશે તેથી હવે અવાહક સ્ટ્રિંગ નું વોલ્ટેજ વિતરણ અવાહક સ્ટ્રિંગ ઉપર કેવી રીતે બરાબર આ વસ્તુઓ કેવી રીતે થશે ધારો કે આ તમારો આડો ભાગ છે કારણ કે અવાહક લટકાવવામાં આવે છે તમારા આડો ભાગ અને આ તમારો ટાવર સપોર્ટ છે તો ધારો કે તમારી પાસે સંખ્યાબંધ સ્ટ્રિંગ છે ઉદાહરણ તરીકે ઘણા બધા સ્ટ્રિંગ છે માફ કરશો એક જ સ્ટ્રિંગ માં ટુકડાઓની સંખ્યા છે દરેકને આ વસ્તુ પૂછવામાં આવે છે દરેકને સમાન કેપેસિટીન્સ હોય છે તેથી દરેક એક સમાન શન્ટ કેપેસિટેન્સ દ્વારા રજૂ થાય છે તો જુઓ અને આ બધામાં વોલ્ટેજ કહીએ તો દરેક એક 𝑉1 છે પછી આગળનું 𝑉2 છે પછી તેવું 𝑉3 છે અને nમી ભાગ માટે તે તમારું 𝑉𝑛 છે 𝑛 1 ભાગ માટે તે 𝑉𝑛 1 છે બરાબર અને તમારા દરેક ભાગથી માંડીને તે સપોર્ટ સુધી તમારી પાસે આ વસ્તુ અટકી જાય છે તમારી પાસે કેપેસિટર કેપેસિટીન્સ પણ છે તેથી તે c હશે પછી તે kc દ્વારા ગુણાકાર થાય છે k અપૂર્ણાંક છે જે 0 કરતા વધારે 1 કરતા ઓછું છે તેથી દરેક જગ્યાએ આપણે ધારી રહ્યા છીએ કે આ બધા kc છે કારણ કે બધા સમાન વિતરણ છે બરાબર અને વોલ્ટેજ 𝑉1 𝑉2 𝑉3 𝑉𝑛1 સુધી જેવા છે અને સૌથી નીચે લાઇન નીચે જોડાયેલ છે કે જે નીચે સુવાહક સાથે જોડાયેલ છે તેથી આ સામાન્ય આકૃતિ છે અવાહક સ્ટ્રિંગ પર વોલ્ટેજ વિતરણ એવું તેથી હવે તે જે મેં કહ્યું છે કે તેમાં સમાન શુદ્ધ અને સુકા એકમોની એક તાર છે જેમાં કોઈ ધાતુ કામ નથી કરતી તે એકમની વચ્ચે સમાન રીતે લાગુ વોલ્ટેજને વહેંચે છે તેથી તે બધા ત્યાં દરેક એકમાત્ર ઘણા બધા એકમો હોય છે બરાબર અને દરેક ગોળાકાર તક્તી કેપેસિટર c તરીકે ગણી શકાય તેનો અર્થ એ કે તમારી પાસે ઘણી બધી ગોળાકાર તક્તી છે જે મેં તમને તમારા સસ્પેન્શન પ્રકારનાં અવાહક માં બતાવ્યું તેથી દરેક ગોળાકાર તક્તીને કેપેસિટર c તરીકે ગણી શકાય અને સંપૂર્ણ સ્ટ્રિંગ કેપેસિટર વોલ્ટેજ વિભાજક તરીકે કાર્ય કરે છે સમગ્ર સ્ટ્રિંગ તે કેપેસિટર વોલ્ટેજ વિભાજક તરીકે કામ કરે છે બરાબર વાસ્તવિક વ્યવહારમાં અર્થીંગ ટાવર નજીકની બાજુએ જ હાજર છે તેથી દરેક ધાતુની કેપ અને પિન સંયુક્ત અર્થીંગ ટાવર માટે એક કેપેસિટીન્સ ધરાવે છે તેથી દરેક ધાતુની કેપ અને પીન સંયુક્ત છે બરાબર તેથી દરેક જગ્યાએ આ એક kc છે kc પાસે અર્થીંગ ટાવર માટે એક કેપેસિટીન્સ છે તેથી આ ખરેખર સપોર્ટ છે તો આ એક સ્ટ્રે કેપેસિટીન્સ છે જેની મહત્વપૂર્ણ અસર છે પરિણામે વોલ્ટેજ વિતરણમાંથી લાઇન ની નજીકના એકમમાં વોલ્ટેજ કોના વધારે છે તેનો અર્થ એ કે અહીંના આ સ્ટ્રે કેપેસિટીન્સ વોલ્ટેજ લાઇન ની નજીકની નજીક અને આ તે છે જે તમે કહો છો કે તે એકમ છે ત્યાં સાત ઘણા એકમો છે તે સ્ટ્રિંગ છે બરાબર છે તેથી તે વધુ હશે તેથી આની અસર આ છે કે તે વોલ્ટેજ વિતરણ છે જેના પરિણામે લાઇનની નજીકના એકમની તરફનો વોલ્ટેજ ટાવરના અંતે સ્થિત એકમની વોલ્ટેજ કરતા વધુ છે તેથી આ ખરેખર આ ટાવર અંત છે અને આ તમારી લાઇનની નજીક છે તેથી વોલ્ટેજ આ કરતા અહીં વધુ હશે તો n એકમના અવાહક સ્ટ્રિંગની કાર્યક્ષમતા માની લો કે આ સ્ટ્રિંગમાં તમારી પાસે n સંખ્યાની એકમ છે તો પછી સ્ટ્રિંગની કાર્યક્ષમતા સાથે ફ્લેશ ઓવર વોલ્ટેજ n દ્વારા વિભાજીત એક એકમ ના ઓવર વોલ્ટેજમાં બીજી રીતે તમે લખી શકો છો સ્ટ્રિંગ દરમ્યાન વોલ્ટેજ ભાગ્યા n ગુણ્યા નીચલા ડિસ્ક તરફના વોલ્ટેજ કે જો આ વોલ્ટેજ સૌથી નીચલી ગોળાકાર તક્તી તરફ છે કે આ તે સૌથી નીચો ગોળાકાર તક્તી છે બરાબર અને તમારી પાસે આ કિસ્સામાં કુલ n સંખ્યા છે હું તમને કહીશ કે તે n ગુણ્યા એક એકમના ફ્લેશઓવર વોલ્ટેજ અને સ્ટ્રિંગના ફ્લેશઓવર વોલ્ટેજ છે તેથી કુલ ફ્લેશઓવર સ્ટ્રિંગમાં વોલ્ટેજની બરાબર છે જે કંઇ પણ વોલ્ટેજ સ્ટ્રિંગ પર આવશે તે કુલ વોલ્ટેજ ભાગ્યા n ગુણ્યા નીચલા ગોળાકાર તક્તી દ્વારા વોલ્ટેજ છે તેથી આ આકૃતિમાં તે n મી છે આ 𝑛 1 મી છે કેટલાક વધુ બતાવવામાં આવ્યા છે બરાબર વિચાર એ છે કે ખરેખર આ આકૃતિમાંથી કોઈ મૂંઝવણ હોવી જોઈએ નહીં તમારી પાસે વિચાર એ છે સ્ટ્રિંગના વોલ્ટેજ છે જે તમને કુલ વોલ્ટેજ મળશે ત્યારબાદ તે 𝑛 ગુણ્યા નીચલા એકમ તરફના વોલ્ટેજ આ કિસ્સામાં ધારો કે જો આ n મી એકમ છે તો આ વસ્તુ વિશે ભૂલી જાઓ ધારો કે આ n મી એકમ છે તો n ગુણાકાર નીચલા એકમના વોલ્ટેજ કારણ કે આ એકમ આ વોલ્ટેજ કરતા વધારે છે બરાબર તેથી જ તમારી આ રીતે સ્ટ્રિંગની કાર્યક્ષમતા એકમોની સંખ્યાના વધારામાં કુદરતી રીતે ઘટે છે જો n કુદરતી કરતાં વધારે હોય તો આ ઓછું થશે તેથી પછી આકૃતિ 10 વોલ્ટેજ વિતરણની ગણતરી માટેની પ્રક્રિયાને સમજાવે છે તેથી આ તમારી આકૃતિ 10 છે આ કિસ્સામાં તમે જોઈ શકો છો કે આ વિદ્યુતપ્રવાહ છે આ તમારી કેપેસીટર છે 𝑛 1 કેપેસિટરમાં આ એકમ વસ્તુ છે બરાબર છે અને આપણે કહી શકીએ કે આ કિસ્સામાં 𝑛1 કેપેસિટીન્સ છે વિદ્યુતપ્રવાહ 𝐼𝑛 1 છે અને વિદ્યુતપ્રવાહનો એક ભાગ તે તરફ જઇ રહ્યો છે તેને 𝐼𝑛′ કહે છે અને અહીં તે nમો ઘટાડો 𝐼𝑛 છે તેથી જો તમે આ બિંદુ પર કિર્ફોફનો પ્રથમ કાયદો લાગુ કરો છો તો પછી તમારું 𝐼𝑛 1 𝐼𝑛 𝐼𝑛′ બરાબર હશે તેનો અર્થ એ કે દરેક એકમની કેપેસિટીન્સ અર્થીંગ ટાવર સુધીના kc હોવાનું માની શકાય છે તેથી આ બધી વસ્તુ k × c લેવામાં આવી છે k 0 અને 1 ની વચ્ચે પડેલી છે બરાબર જ્યાં c એ દરેક એકમની કેપેસિટીન્સ છે અને કેવળ અહીં જ તેને 0 1 અને 0 2 ની વચ્ચે ગણવામાં આવે છે ગાણિતિક રીતે તે 0 કરતા વધારે 1 કરતા ઓછું છે પરંતુ તેનું મૂલ્ય સામાન્ય રીતે તે વાસ્તવિકતામાં થાય છે તે 0 1 થી 0 2 ની વચ્ચે રહેશેબરાબર તેથી આકૃતિ 10 પર થી મારો અર્થ આ આકૃતિ છે તમે 𝐼𝑛1 બરાબર 𝐼𝑛𝐼𝑛′ લખી શકો છો તેથી 𝐼𝑛1 𝐼𝑛બરાબર 𝐼𝑛𝐼𝑛′ છે આગળ સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે I બરાબર તમે જાણો જ છો કે I બરાબર સામાન્ય સૂત્રોમાં સૂત્ર I બરાબર 𝑦×𝑣 છે અને y એડમિટન્સ છે તેથી I બરાબર yv છે તેથી ખરેખર y ની બરાબર 𝑗ωc છે તેથી સામાન્ય રીતે આ સૂત્ર I બરાબર 𝑣×𝑗ωc છે તેથી આ સમીકરણ 3 છે હવે આ 𝑛 1 કિસ્સા માટે 𝐼𝑛 1 છે તમે 𝑉𝑛1×𝑗𝜔𝑐 લખી શકો છો કારણ કે આ તમારા દરેક એકમનો કેપેસિટર c છે તેથી તે 𝑉𝑛1×𝑗𝜔𝑐 હશે અને આ એક 𝐼𝑛′ છે પ્રથમ હું 𝐼𝑛′ લખી રહ્યો છું કે આ સાથે હું 𝐼𝑛′ અહીં લખું છું અહીં જો તમે જોશો તો 𝐼𝑛′ n માટે પછી શું થશે જ્યારે હું લખીશ 𝑉1 𝑉2 𝑉3 × 𝑗𝜔𝑘𝑐 કારણ કે આ તમારું 𝐼𝑛′ છે આનો અર્થ એ કે પ્રથમ હું આ લખી રહ્યો છું માની લો કે આ 𝐼𝑛′ n નંબરનો છે તેથી આ વોલ્ટેજ બધા વોલ્ટેજ જો તમે આ લો છો તો આ એક સામાન્ય પદ છે અને આ એક સામાન્ય બિંદુ છે તેનો અર્થ એ કે આ તરફનો વોલ્ટેજ પ્રભાવ 𝑉1 𝑉2 𝑉𝑛 સુધી હશે તેથી જ તમે 𝑉1 𝑉2 ⋯𝑉𝑛 ×𝑗𝜔𝑘c લખી રહ્યા છો બરાબર કારણ કે આ મુદ્દો મૂળભૂત રીતે તે ટેકો અને ટાવર છે તેથી ખરેખર આ તરફ આખું વોલ્ટેજ આમાં જે કંઇ પણ વોલ્ટેજ છે તેનો અર્થ મૂળભૂત રીતે તે વોલ્ટેજ છે કારણ કે આ બે બિંદુ આ ટાવર સામાન્ય છે બરાબર તેથી જ અમે 𝑗𝜔𝑘𝑐 લખી રહ્યા હતા અને પછી હું 𝐼𝑛 લખી રહ્યો છું આ 𝐼𝑛 બરાબર 𝑉𝑛𝑗𝜔𝑐 છે 𝑉𝑛𝑗𝜔𝑐 આ સમીકરણ 4 છે હવે તેનો અર્થ એ કે બંને બાજુએ રદ કરો પછી તમે 𝑉𝑛1 બરાબર 𝑉1𝑉2⋯𝑉𝑛−1 લખી રહ્યાં છો તે બરાબર છે તેનો અર્થ એ છે કે અહીં nમી પદ 𝑉𝑛1×1𝑘 ઉમેરવામાં આવી છે ખરેખર તે આ જેવી છે જેમ કે આ સમીકરણને પકડી રાખો જો તમે લખો તે તમારું હશે

તેથી સમીકરણ 5 માં દરેક એકમ તરફનો વોલ્ટેજ 𝑉𝑛 લખી શકાય છે બરાબર તેથી તે લખી શકાય છે તેથી હવે તેનો અર્થ એ કે 𝑉𝑛 ની કિંમત એકમની અંદરના વોલ્ટેજના સરવાળો દ્વારા શોધી શકાય છે તેથી તે સમીકરણનો ઉપયોગ કરીને તમારી આ વસ્તુના મૂલ્યો કે જે 𝑉𝑛 ના મૂલ્યો મેળવી શકાય છે આ મૂલ્ય આ સમીકરણનો ઉપયોગ કરીને મેળવી શકાય છે બરાબર બધા એકમોમાં વોલ્ટેજનો સરવાળો લાઇન સુધી તટસ્થ વોલ્ટેજ છે તેથી અમે કેટલાક ઉદાહરણ લઈશું જે તમે આગળ જોશો પછી વિવિધ એકમોમાંનો વોલ્ટેજ પણ મળી શકે છે બરાબર તેથી આ બીજું સરળ ગાણિતિક સમજૂતી છે હવે બીજી બાબત સ્ટ્રિંગ કાર્યક્ષમતાના સુધારણાની સ્ટ્રિંગની કાર્યક્ષમતા 100 બનાવવી શક્ય નથી આ શક્ય નથી તેથી અવાહક સ્ટ્રિંગમાં વોલ્ટેજ વિતરણ સમાન નથી તેથી આ સાચું છે કારણ કે આ તમારી ચર્ચા કરેલ કેપેસિટીન્સ છેબરાબર લાઇનની અંતની નજીકના એકમોને તેમના મહત્તમ સ્વીકાર્ય મૂલ્ય પર ભાર મૂકે છે અહીં જે આ વસ્તુ લાઇનની નજીકનું એકમ હતું તે તમે જે મહત્તમ સ્વીકાર્ય મૂલ્ય કહો છો તેની ચકાસણી કરવામાં આવશે જ્યારે ટાવરની નજીકના લોકો મારો મતલબ અહીં ટાવરની નજીક એકદમ તણાવમાં છે બરાબર ખરાબ અવાહક સામગ્રી નું પરિણામ છે કે તેનો અર્થ શું છે આ એકમ તમારી આ વસ્તુ હેઠળ નથીપરંતુ નીચલા વોલ્ટેજ અને એકમો જે લાઇનની નજીક છે તેમાં ઉચ્ચ વોલ્ટેજ છે જો કે આપણે સમાન અવાહક સામગ્રીનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી તે નીચું તણાવ હશે અને તે ઉચ્ચ તાણ પર રહેશે તેથી જ તમે સરેરાશ પ્રયાસ કરી રહ્યા છો અવાહક સામગ્રીનો બગાડ તેથી વિચાર એ છે કે શક્ય તેટલું શક્ય દરેક યુનિટમાં સમાન વોલ્ટેજ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ તેથી સ્ટ્રિંગની કાર્યક્ષમતા આ ઘટની હદ દર્શાવે છે તેથી આ એક સમજણ છે કે તે મહત્તમ અનુમતિપાત્ર મૂલ્ય છે જ્યારે તે ટાવરની નજીકના લોકો તણાવ હેઠળ છે પરિણામે અવાહક સામગ્રીનો કચરો આવે છે તેથી સ્ટ્રિંગની કાર્યક્ષમતા આ ઘટની હદ દર્શાવે છે આ એક સંકેત છે તેમ છતાં 100 શક્ય નથી પરંતુ તે તમારું છે અમુક હદ સુધી કે તમે સ્ટ્રિંગને સુધારવા માટે તમારી સ્ટ્રિંગ કાર્યક્ષમતાનો પ્રયાસ કરી શકો છો તેથી ત્યાં સ્ટ્રિંગ કાર્યક્ષમતા માટેની કેટલીક પદ્ધતિઓ છે જેમ કે જો તમે શન્ટ કેપેસિટેન્સને ઘટાડી શકો છો તો પછી તમારી સ્ટ્રિંગ કાર્યક્ષમતામાં વધારો થવાની સંભાવના છે આભાર અમે પાછા આવીશું